તો જ્યાં સુધી એક LCD ને જોડવાનો પ્રશ્ન છે તો LCDs માટે કેટલાક પિન સ્ટ્રક્ચર્સ છે અને તે પિન સ્ટ્રક્ચર થોડું ઘણું પ્રમાણભૂત છે આ LCD પેનલ પરની સામાન્ય રીતે ઉપલબ્ધ પિન છે તો અહીં પિન નંબર 1 થી 16 દર્શાવેલ છે તો તે પિન નંબર 1 એ VSS છે જે ગ્રાઉન્ડ લાઇન સાથે જોડાયેલ છે જ્યારે પિન 2 એ VCC પોઝીટીવ સપ્લાય વોલ્ટેજ છે જે 5 V છે પિન નંબર 3 કોન્ટ્રાસ્ટ એડજસ્ટમેન્ટ માટે છે તો તમે ત્યાં વોલ્ટેજની કોઈ વેલ્યુ મૂકી શકો છો અને તે મુજબ ડિસ્પ્લે નું કોન્ટ્રાસ્ટ સેટ થશે અને પિન નંબર 4 એ રજીસ્ટર ની પસંદગી માટે છે તો જેમ મેં કહ્યું તેમ LCD પેનલની અંદર વિવિધ પ્રકારના રજીસ્ટર હોય છે તેમાં કંટ્રોલ રજીસ્ટર હોય છે અને ડેટા રજીસ્ટર હોય છે સામાન્ય રીતે કંટ્રોલ રજીસ્ટરમાં આપણે ડિસ્પ્લે માટેના કમાન્ડ આપીએ છીએ અને ડેટા રજીસ્ટરથી આપણે અક્ષરો અથવા ગ્રાફિક્સ અથવા કોઈ પેટર્ન ડિસ્પ્લે કરીએ છીએ અને અહીં એક રીડ રાઈટ પિન હોય છે તો રીડ રાઈટ પિનની મદદથી આપણે કંઈક રાઈટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોઈએ અથવા આપણે પેનલ માટે કંઈક રીડ કરવાનો પ્રયાસ કરી રહ્યા હોઈએ જેમ કે કેટલીકવાર આપણને પેનલનું સ્ટેટસ જાણવાની જરૂર હોય શકે છે કે તે શું કરી રહી છે તેથી પછી આપણે રીડ લાઇનને એક્ટીવ કરીને રીડ કરવા માટે આ સ્ટેટસ ઇનપુટ મેળવી શકીએ છીએ અને જો તમે પેનલ પર કંઈક રાઈટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો તમે રાઇટ લાઇનને એક્ટીવ કરી શકો છો અને તે રીતે તમે તે રાઈટ કંટ્રોલને LCD પર મૂકી શકો છો પછી અહીં એક એનેબલ પિન છે તો સામાન્ય રીતે LCD ના સંચાલન માટે આ એનેબલ પિન એક્ટીવ થવી જોઈએ પછી આપણી પાસે આ ડેટા લાઇન્સ DB0 થી DB7 છે અને તે પેનલને ડેટા અને કંટ્રોલ આપવા માટે છે અને ઘણા LCD ડિસ્પ્લેમાં બેક લાઈટ ની સુવિધા હોય છે તો તમે આ ડિફરેન્શિયલ ઇનપુટ LED અને LED દ્વારા આ બેક લાઇટ મૂકી શકો છો તેથી તમે આ બેક લાઈટના ભાગને નિયંત્રિત કરી શકો છો અમુક LCD માં આ બેક લાઈટ ન પણ હોઈ શકે અમુક LCD માં આ બેક લાઈટ હોઈ શકે છે તેમાંથી આ રજીસ્ટર સિલેક્ટ ખૂબ મહત્વનું છે જો આ પિન RS0 હોય એટલે કે રજીસ્ટર સિલેક્ટ 0 ની બરાબર હોય તો ઇન્સ્ટ્રક્શન કમાન્ડ કોડ રજીસ્ટર પસંદ થાય છે તેથી તમે જે પણ રાઈટ કરો છો તે કમાન્ડ કોડ પર જશે તે LCD પેનલ પર કમાન્ડ તરીકે જશે અને તે કમાન્ડ કોડ રજીસ્ટરમાં સંગ્રહિત થશે અને જો RS1 હશે તો તમે જે ડેટા મોકલી રહ્યા છો તે ડિસ્પ્લે માટે ડેટા રજીસ્ટરમાં મૂકવામાં આવશે અને પછી અહીં એનેબલ છે તો એનેબલ LCD એ ડેટા પિન પર પ્રસ્તુત ડેટાને લેચ કરવા માટે છે આ એનેબલ એ અન્ય તમામ એનેબલ પિનની જેમ જ છે તો તેને એનેબલ કરવાથી ડેટાબસ પર તમે જે વેલ્યુ મૂકી રહ્યા છો તેને ડેટા રજીસ્ટરમાં અને ડિસ્પ્લે માટે મૂકવામાં આવશે અને ત્યાં એક રીડ રાઇટ પિન છે રીડ કરવા માટે 1 અને રાઈટ કરવા માટે 0 છે તેથી જો તમે કમાન્ડ કોડ રજીસ્ટર અથવા ડેટા રજીસ્ટર પર કંઈક રાઈટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો તો તમારે અહીં 0 મૂકવો જોઈએ અને જો તમે LCD નું સ્ટેટસ રીડ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હો તો તમારે અહીં રીડ રાઈટ પિન પર 1 આપવું જોઈએ તો અહીં એક સ્ટાન્ડર્ડ સેટ અપ કમાન્ડ છે જેને તમામ LCD ડિસ્પ્લે સમજી શકે છે તેથી આ બધા સ્ટાન્ડર્ડ છે જેમ કે કમાન્ડ 0F એ LCD કર્સર અને કર્સર બ્લિન્કસ ને ચાલુ કરવા માટે છે તેથી આ ત્રણ વસ્તુઓને કમાન્ડ આપીને ચાલુ કરવામાં આવે છે તેથી કમાન્ડ કોડ રજીસ્ટર પર જો તમે 0F લખો છો તો LCD ચાલુ થશે કર્સર ચાલુ થશે અને તે પોઝીશન બતાવશે કે આગળના કેરેક્ટર ઇનપુટ ક્યાં હશે અને બ્લિંકિંગ ચાલુ થશે પછી જો ક્યારેક તમે સ્ક્રીનને ક્લીયર કરવા માંગતા હોવ તો તેના માટે તમે LCD ડિસ્પ્લે પર કમાન્ડ 01 આપી શકો તો આ કમાન્ડ એ કમાન્ડ પોર્ટ રજીસ્ટર પર જશે અને ડિસ્પ્લે ક્લિયર થઈ જશે અને પછી LCD પેનલ્સ માટે અહીં રીટર્ન હોમ છે તેથી તમે હોમ પોઝીશન નક્કી કરી શકો છો તેથી જો આના જેવી LCD પેનલ હોય તો સામાન્ય રીતે LCD પેનલ પર બે લાઇન્સ હશે જો અહીં આ હોમ પોઝીશન હોય તો જો કર્સર અહીં ક્યાંક હોય અને જો તમે 02 થી રીટર્ન હોમ કમાન્ડ આપો તો કર્સર આ પોઇન્ટ પર આવશે અને સેટીંગના આધારે તે ઝબકવાનું શરૂ કરશે અથવા એના જેવું કંઈક કરશે પછી અહીં ડિક્રીમેન્ટ કર્સર સંદર્ભ સમય 0507 છે તો ડિક્રીમેન્ટ કર્સરને એક પોઝીશન પાછું લઇ જશે તો ડિક્રીમેન્ટ કર્સરથી જો કર્સર અહીં હોય તો તે પાછલી પોઝીશન પર આવશે તેથી એ જ રીતે ઇન્ક્રીમેન્ટ કર્સર એ કર્સરને આગળની પોઝીશન પર લઈ જશે તો જો તમે કોઈ પેટર્ન બનાવી રહ્યા હોવ તો તમે કર્સરને યોગ્ય જગ્યાએ મૂકવા માટે આ ઇન્ક્રીમેન્ટ કર્સર અને ડિક્રીમેન્ટ કર્સર કમાન્ડનો ઉપયોગ કરી શકો છો અને પછી તમે ડિસ્પ્લે કરવા માટે ડેટા મૂકી શકો તેથી તમે જે ડેટા પેટર્ન ડિસ્પ્લે કરવા માંગો છો તે દેખાશે પછી આપણી પાસે ડિસ્પ્લે ઓન કરવા માટે અને કર્સર બ્લિન્કીંગ ઓફ કરવા માટે આ 0E છે ક્યારેક આપણને કર્સરની જરૂર હોતી નથી એ સમયે આપણને સ્ટેડી આઉટપુટ મળવું જોઈએ જેથી કર્સર ઝબકી ન શકે તો આ રીતે ડિસ્પ્લે ઓન થશે અને કર્સર બ્લિન્કીંગ ઓફ થશે પછી આ 80 કમાન્ડ એ કર્સરને પહેલી લાઇનથી શરૂ કરવા માટે દબાણ કરશે આ બે લાઇનની ડિસ્પ્લે છે અને હું કહી રહ્યો હતો કે અત્યારે મોટાભાગની LCD માં બે લાઇનની ડિસ્પ્લે હોય છે તેથી જો તમે કમાન્ડ 80 આપો તો તે કર્સરને પ્રથમ લાઈનની શરૂઆતમાં લઈ જશે તેવી જ રીતે જો તમે C0 કમાન્ડ મુકશો તો તે કર્સરને બીજી લાઇનની શરૂઆતમાં મુકશે પછી 38 કમાન્ડ છે તેનાથી તે બે લાઇન્સનો ઉપયોગ કરશે અને 5 x 7 મેટ્રીક્સ નો ઉપયોગ કરશે 5 x 7 મેટ્રીક્સમાં અક્ષર દીઠ કેટલા ડોટ્સ હશે ઘણા બધા ડોટ્સ હશે અને આ ડોટ્સના આધારે તમે ડિસ્પ્લે માટે અમુક પેટર્ન પસંદ કરી શકો છો પછી 83 કમાન્ડથી કર્સર લાઇન 1 અને પોઝીશન 3 પસંદ થશે આ એક ઉદાહરણ માટે છે અહીં ઘણી બધી પોઝીશન્સ છે આ રીતે તમે કર્સરને ચોક્કસ પોઝીશન પર મૂકી શકો છો તો 80 તેને પ્રથમ પોઝીશન પર લઈ જશે અને 83 તેને ત્રીજી પોઝીશન પર લઈ જશે પછી 3C કમાન્ડ એ બીજી લાઇનને સક્રિય કરશે બીજી લાઇન સક્રિય થશે અને 08 કમાન્ડથી ડિસ્પ્લે અને કર્સર બંધ થશે પછી C1 કમાન્ડથી તે બીજી લાઇનની પોઝીશન 1 પર જમ્પ કરશે તો C0 એ બીજી લાઇનની પોઝીશન 0 છે અને C1 એ બીજી લાઇનની પોઝીશન 1 છે પછી 0C થી ડિસ્પ્લે ઓન અને કર્સર ઓફ થશે પછી C1 થી બીજી લાઇનની પોઝીશન 1 અને C2 થી બીજી લાઇનની પોઝીશન 2 પસંદ થશે તો આ રીતે 8 એ પ્રથમ લાઇન અને C એ બીજી લાઇનને આઈડેન્ટિફાય કરશે અને બીજો ભાગ એ લાઇનની અંદરની પોઝીશનને ઓળખશે જેમ કે C1 એ પોઝીશન 1 અને C0 એ પોઝીશન 0 પર લઈ જાય છે અને C2 એ બીજી લાઇનમાં પોઝીશન 2 પર લઈ જાય છે તો આ રીતે તમે કર્સરને નિયંત્રિત કરી શકો છો અને પછી અક્ષરોને ડિસ્પ્લે માટે મૂકી શકો છો જેથી તે કર્સરની વર્તમાન પોઝીશન પર ડિસ્પ્લે થશે તો હવે આપણે LCD ને કેવી રીતે ઓપરેટ કરવી તે પહેલા જોઈએ આપણે LCD ઓપરેશન માટે LCD ને ઇનિશિયલાઈઝ કરીએ તો આપણે LCD ના ઇનિશિયલાઈઝેશન માટે 8 બીટ ડેટા લાઇન પર કમાન્ડ 38H આપીશું LCD એ પ્રોસેસરના ડેટાબસ સાથે જોડાયેલ છે તેથી 8 બીટ ડેટા લાઇન પર 38H આપવાથી LCD શરૂ થશે પછી આપણે LCD ને ઓન કરવા કર્સરને ઓન કરવા અને કર્સર બ્લિન્કીંગને ઓન કરવા કમાન્ડ 0FH આપીશું 0FH ને કમાન્ડ પોર્ટ પર મૂકવામાં આવશે તો તે LCD ડિસ્પ્લે કરશે તે કર્સર ઓન કરશે અને કર્સર બ્લિન્કીંગને પણ ઓન કરશે પછી આપણે કર્સરની આગળની પોઝીશન પર જવા માંગીએ તો આપણે તે કરવા માટે કમાન્ડ 06H આપી શકીએ અને પછી આપણે ડિસ્પ્લેને ક્લીન કરીને અને કર્સર પર રિટર્ન આવવા કમાન્ડ 01H આપી શકીએ તો આ રીતે ડિસ્પ્લે પર જો કંઈ પણ હોય તો તેને 01H આપીને દૂર કરી શકાશે તો આ રીતે આપણે તે કરી શકીએ તે પછી આપણે આ રીડ રાઈટ RW ને લો કરીશું અને જો ડેટા બાઈટ કમાન્ડ હોય તો આપણે RS0 કરીશું અને જો ડેટા બાઈટ એ ડિસ્પ્લે કરવા માટેનો ડેટા હોય તો RS1 કરીશું તો જો ડેટા બાઈટ એ કમાન્ડ હોય તો આપણે RS ને 0 ની બરાબર કરીશું અને જો ડેટા બાઈટ એ ડિસ્પ્લે કરવા માટેનો ડેટા હોય તો RS ને 1 ની બરાબર કરીશું તો આ રીડ રાઈટ RW એ લો છે તેના પછી ડેટાને રિટેઈન કરવામાં આવે છે તેથી RW એ લો છે તેનો અર્થ એ છે કે રાઈટ W એ એક્ટિવેટેડ છે તેથી ડેટા બાઈટને કાં તો કમાન્ડ રજીસ્ટર અથવા ડેટા રજીસ્ટરમાં રિટેઈન કરવામાં આવશે તેના પછી આપણે ડેટા રજીસ્ટર પર ડેટા બાઈટ મૂકીએ છીએ અને એનેબલ લાઇન પર હાય ટૂ લો પલ્સ આપવામાં આવે છે તો આ એનેબલ લાઇન હાય ટૂ લો ટ્રાન્ઝીશન કરે છે અને પરિણામે આ ડિસ્પ્લે એનેબલ થશે અને મેં જે પેટર્ન મોકલી છે તે ડિસ્પ્લે થશે પછી આપણે અન્ય ડેટા મોકલવા માટે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરીશું તો વિવિધ અક્ષરોને ડિસ્પ્લે કરવા માટે આ પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ તેથી કર્સરની પોઝીશન આગળ કરીને અને ડિસ્પ્લે કરવા માટે આગળનું ડેટા બાઈટ મોકલી આ ચાલુ રહેશે તો ડેટા બાઈટ મોકલ્યા પછી તમે LCD ડિસ્પ્લેને રાઈટ કંટ્રોલ આપી શકો છો અને તેને અનુરૂપ રજીસ્ટરમાં આઉટપુટ મળશે તો આ ઇન્ટરફેસિંગ ડાયાગ્રામ છે આ ડાયાગ્રામ ડિસ્પ્લે JHD 162A માટેનો છે આ 16 x 2 LCD મોડ્યુલ છે તેથી દરેક લાઇનમાં 16 કર્સર પોઝીશન છે અને આવી 2 LCD લાઇન્સ છે તો આ 2 લાઇન ડિસ્પ્લે છે અને જો તમે કનેક્શન પેટર્નમાં જુઓ તો તમે જોશો કે આપણે આ પોર્ટ P1 0 થી પોર્ટ P1 7 ને LCD ની ડેટા લાઇનમાં DB 0 થી DB 7 સાથે કનેક્ટ કરેલ છે પછી અહીં રજીસ્ટર સિલેક્ટ RS રીડ રાઈટ RW અને એનેબલ છે અને તેઓ પિન 13 14 અને 15 દ્વારા નિયંત્રિત થાય છે અને પછી આ બાકીની પિન VCC અને VSS છે અને તે અહીં આ 5V પાવર સપ્લાય સાથે જોડાયેલ છે પછી અહીં આ VEE કોન્ટ્રાસ્ટ એડજસ્ટમેન્ટ માટે પોટ છે જો તમે આ પોટની પોઝીશન બદલો તો આ VEE બદલાશે અને પરિણામે આ ડિસ્પ્લેનો કોન્ટ્રાસ્ટ બદલાશે કેટલાક ડિસ્પ્લેમાં આ હોઈ શકે છે પછી આ LED અને LED છે LED ને 5 V અને LED ને 0 V આપવામાં આવ્યા છે અને તેના પરિણામે આ બેક લાઇટ ચાલુ થશે તો આપણે આમ કરી શકીએ પછી અહીં 8051 ની બાજુએ કંઈ નવું નથી પોર્ટ 3 ના બિટ્સ P3 3 P3 4 અને P3 5 આ ત્રણ બિટ્સને નિયંત્રિત કરે છે અને આ પોર્ટ 1 LCD માટેની ડેટાબસ લાઇનને નિયંત્રિત કરે છે પછી તેને કરવા માટેના પ્રોગ્રામમાં MOV A38H છે જેનાથી તે બે લાઇન્સનો ઉપયોગ કરશે અને તેનાથી આપણે બે લાઇન્સ અને 5 x 7 મેટ્રીક્સ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીએ છીએ પછી ACALL CMND છે આ આઉટપુટને કમાન્ડ પોર્ટ્સ પર મૂકવા માટે રૂટીન ને કોલ કરશે તો આપણે જોઈશું કે આ કેવી રીતે થાય છે તો આ તે કમાન્ડ છે તે શું કરે છે આ A રજીસ્ટરમાં આપણી પાસે 38H છે તેથી તે P1 પર મૂવ થશે પછી CLR P3 5 અને CLR P3 4 છે તો આપણે હવે જોઇએ છે કે આ 3 5 વગેરે શું છે તો આ 3 5 એ RS બિટ છે 3 4 એ રીડ રાઇટ છે અને 3 3 એ એનેબલ છે હવે આપણે તે કમાન્ડ કોડમાં જોઈએ તો અહીં તમે જે કમાન્ડ કોડ જુઓ છો તેમાં પહેલા CLR P3 5 છે તેથી આ રજીસ્ટર સિલેક્ટ બીટ ક્લિયર થશે અને પછી આ CLR P3 4 થી આ રીડ રાઇટ લાઇન ક્લિયર થશે આપણે અહીં કોઈ વેલ્યુ રાઈટ કરવાનો પ્રયાસ કરી રહયા છીએ પછી SETB P3 તો આપણે એનેબલ લાઇન પર હાય ટૂ લો પલ્સ આપી રહ્યા છીએ તો પરિણામે વેલ્યુને રજીસ્ટર પર મૂકવામાં આવશે અને આપણે વેલ્યુને લેચ કરવા માટે એક નાનું ડીલે રુટીન મૂકીએ છીએ અને પછી રીટર્ન છે આ ડીલે રુટીન ખૂબ જ સરળ છે તે ફક્ત બે બિટને ક્લિયર કરી રહ્યું છે આપણને વેલ્યુને લેચ કરવા માટે ખૂબ જ નાના ડીલેની જરૂર છે તેથી આપણે અહીં P3 3 અને P3 5 ને ક્લીયર કરીએ છીએ તમે આ સિવાયના કોઈ અન્ય સ્ટેટમેન્ટ્સ પણ લખી શકો જે LCD પેનલના ઓપરેશન પર અન્ય અસર ન કરે તો આપણે તે કરી શકીએ છીએ આપણે હવે પ્રોગ્રામ પર પાછા જઈએ તો આપણે અહીં શું કરી રહ્યા છીએ આપણે અહીં 38H ને કમાન્ડ કોડ રજીસ્ટર પર મૂકી રહ્યા છીએ પછી 0FH થી LCD કર્સર અને કર્સર બ્લિંકિંગ ચાલુ થશે પછી ફરીથી કમાન્ડ પોર્ટ લખવામાં આવશે પછી આપણે 01H ને કમાન્ડ પોર્ટ પર મૂકી રહ્યા છીએ જેનાથી સ્ક્રીન ક્લિયર થશે પછી આપણે કર્સરમાં ઇન્ક્રીમેન્ટ કરી રહયા છીએ જેનાથી તે વેલીડ પોઝીશનમાં આવે છે અને પછી 82H થી કર્સર લાઇન 1 અને પોઝીશન 2 આવે છે અને પછી 3CH થી આપણે બીજી લાઇન એક્ટીવેટ કરીએ છીએ પછી આ 49D કોઈ વેલ્યુ છે જેને આપણે ડિસ્પ્લે કરવા માંગીએ છીએ તો ACALL DISP આ 49D કેરેક્ટરને ડિસ્પ્લે કરશે તો આ કોઈ પણ અનુરૂપ કેરેક્ટરને ડિસ્પ્લે કરશે પછી આપણે ડિસ્પ્લે રૂટીનને કોલ કરીને A રજીસ્ટરમાં કેરેક્ટર 54D ને મૂવ કરીએ છીએ તો આ 49 54 88 અમુક પેટર્ન દર્શાવવા માટે ઉપયોગમાં લીધેલ વિવિધ કેરેક્ટર્સ માટેના વિવિધ ASCII કોડ છે આ 32D એ ખાલી સ્પેસ માટે છે તો આ રીતે તે ડિસ્પ્લે પર અમુક પેટર્નનું આઉટપુટ આપી રહ્યું છે પછી આ 76 67 68 તેઓ ડિસ્પ્લે પર અનુરૂપ પેટર્નનું આઉટપુટ આપી રહ્યાં છે પછી આપણે બીજી લાઇન પર જઈએ છીએ તો પ્રથમ લાઇન સમાપ્ત થાય છે અને પછી આપણે બીજી લાઇન પર આવીએ છીએ બીજી લાઇનમાં જવા માટે આપણે કમાન્ડ પોર્ટ પર કંઈક આઉટપુટ આપવું પડશે તો આ 0C1H થી કમાન્ડ પોર્ટ પર આઉટપુટ મળવું જોઈએ જે અહીં કરવામાં આવેલું છે પછી આ 67D છે જે આપણે ડિસ્પ્લે કરવા માંગીએ છીએ તેમાનું પહેલું કેરેક્ટર છે તેથી તે અહીં મૂકવામાં આવ્યું છે અને ACALL DISP થી ડિસ્પ્લે રૂટીનને કોલ કરવામાં આવે છે પછી અહીં 73D છે તો તે આગળનું કેરેક્ટર છે જે આપણે ડિસ્પ્લે કરવા માંગીએ છીએ તેથી તે અહીં બતાવવામાં આવેલ છે અને તેને અહીં ડિસ્પ્લે રજીસ્ટરમાં મૂકવામાં આવશે અને તેને ડિસ્પ્લે કરવામાં આવશે તો આ રીતે તમામ કેરેક્ટર્સ જેને આપણે બીજી લાઇન પર ડિસ્પ્લે કરવા માંગીએ છીએ તેમને એક પછી એક અહીં મૂકવામાં આવે છે અને તેને ડિસ્પ્લે રૂટીનને કોલ કરવામાં આવે છે જેથી ડિસ્પ્લે રજીસ્ટર પર તે વેલ્યુને મૂકી શકાય અને છેલ્લે આપણે જે કેરેક્ટર દર્શાવવા માંગીએ છીએ તે દર્શાવ્યા પછી પ્રોગ્રામ અહીં અનંત લૂપ પર જશે તો LED પ્રોગ્રામ્સથી વિપરીત કે જ્યાં તમારે ફરીથી પ્રથમ કેરેક્ટર ડિસ્પ્લે કરવાની જરૂર પડતી હતી અને ત્યાં સુધીમાં કન્ટેન્ટ જ ખોવાઈ જતું હતું અહીં એવું થતું નથી કારણકે વેલ્યુ સાચવી રાખવા માટે અહીં ડેડીકેટેડ રજીસ્ટર છે તો અલગ અલગ પોઝીશન ધરાવતાં અલગ અલગ કેરેક્ટર્સ મૂક્યા પછી અને ડિસ્પ્લે રૂટીન કોલ કર્યા પછી ડિસ્પ્લે માટેનો ભાગ ત્યાં જ રહે છે તે અદ્રશ્ય થઇ જતો નથી અને રિફ્રેશિંગ સર્કિટરી LCD પેનલની અંદર જ હોય છે રિફ્રેશિંગ સર્કિટરી એ સુનિશ્ચિત કરશે કે સામયિક અંતરાલે તે અનુરૂપ કેરેક્ટર્સને મૂકે જે આપણે જુદા જુદા સેલ્સ પર મૂક્યા છે અને તેને રિફ્રેશ કરશે અને જો તમે સેલને ક્લિયર કરવા માંગતા હોવ તો તે હેતુ માટે આપણે તેના પર એક નવું કેરેક્ટર રાઈટ કરવું પડશે સેલ અથવા તમે આખી ડિસ્પ્લેને પણ એક સાથે ક્લિયર કરી શકો તો આપણે ક્લિયર ડિસ્પ્લે જેવા કમાન્ડ દ્વારા આ કરી શકીએ છીએ તો આ પ્રોગ્રામમાં અહીં અનંત લૂપ છે કારણકે અહીં વધુ કંઈ કરવાની જરૂર નથી તો આ કમાન્ડ પોર્ટ ભાગ માટેનો પ્રોગ્રામ હતો તો કમાન્ડ પોર્ટ રજીસ્ટર આ વેલ્યુઝ સાથે લોડ થયેલ છે આ રીતે કમાન્ડ કોડ રજીસ્ટર વેલ્યુઝ મેળવશે પછી આપણી પાસે ડિસ્પ્લે રૂટીન છે આપણે ACALL DISP પહેલા જોઈ ગયા તો અહીં પણ એ જ વસ્તુ છે પહેલા આપણે આ A ના મૂલ્યને P1 પર ખસેડવું પડશે પછી આપણે અહીં SETB P3 5 લખીએ છીએ 5 એ રીડ રાઈટ લાઇન છે તો આપણે તે મૂકી રહ્યા છીએ તો 3 5 લાઇન એ સેટ થશે માફ કરશો અહીં RS બિટ રજીસ્ટર RS બિટ લાઈન એ 1 તરીકે સેટ થશે જેનો અર્થ એ છે કે આપણે જે કંઈ પણ રાઈટ કરી રહ્યા છીએ તે ડેટા રજીસ્ટર પર જશે પછી CLR P3 4 છે અને SETB P3 3 છે અહીં CLR P3 4 એ રીડ રાઈટ લાઇનને 0 બનાવીને રાઈટ પસંદ કરશે અને પછી અહીં P3 3 પર એક પલ્સ છે તે હાય ટૂ લો પલ્સ આપશે પરિણામે સિલેક્શન એનેબલ થશે પછી આ ACALL DELY છે તેથી આ અહીં ડીલે આપશે તો આ બધી વસ્તુઓ સેટ કર્યા પછી ડેટાબસ દ્વારા રજીસ્ટર P1 પોર્ટ પર જે વેલ્યુ ઉપલબ્ધ છે તે ડિસ્પ્લેના ડેટા રજીસ્ટરમાં જશે અને પછી અહીં ACALL DELY છે તો તે ડીલે આપશે અને પછી આપણે જે પોઇન્ટથી પ્રોગ્રામ શરુ કર્યો હતો ત્યાં ફરી પાછા જઈ રહ્યા છીએ તો આ રીતે તમે સરળ કીબોર્ડ એક LED અથવા ઘણી LED 7 સેગમેન્ટ ડિસ્પ્લેથી શરુ કરી સિસ્ટમ સાથે ઘણી LCD ઘણા ઇન્ટરફેસિંગ ડિવાઇસ ઇન્ટરફેસ કરી શકો છો પછી આપણે 8255 નું એક પ્રોગ્રામેબલ ડિવાઈસ તરીકે જોડાણ જોયું જેના દ્વારા તમે ઘણા ઈન્ટરફેસિંગ ડિવાઈસને કનેક્ટ કરી શકો છો પછી આપણે આ ADC એનાલોગ ટૂ ડિજીટલ કન્વર્ટર જેવા અન્ય ઈન્ટરફેસિંગ ડિવાઈસને પણ જોયા છે તેથી તમે કેટલાક એનાલોગ સિગ્નલ્સને ડિજીટલ વેલ્યુઝમાં રૂપાંતરીત કરી શકો છો અને તેને માઇક્રોપ્રોસેસર અથવા માઇક્રોકંટ્રોલરની અંદર સંગ્રહિત કરી શકો છો ડિજીટલ ટૂ એનાલોગ કન્વર્ટરમાં તમે આ ડિજીટલ મૂલ્યને અનુરૂપ એનાલોગ મૂલ્યમાં રૂપાંતરીત કરો છો અને જ્યારે તમે કોઈ એક્ટ્યુએટર ને કોઈ માઇક્રોપ્રોસેસર અથવા માઇક્રોકંટ્રોલર સાથે કનેક્ટ કરવા જઇ રહ્યા હો ત્યારે તમે ત્યાં ડિજીટલ વેલ્યુ મૂકી શકો છો તે ત્યાં અનુરૂપ એનાલોગ સિગ્નલમાં રૂપાંતરીત થશે અને પછી તેનું એક્ટ્યુએટરમાં આઉટપુટ લેવામાં આવે છે જેથી એક્ટ્યુએટરને નિયંત્રણ મળે છે અને તે યોગ્ય રીતે વર્તે છે અને અંતે આપણી પાસે આ LCD પેનલ ડિસ્પ્લે છે અને તે આપણી પાસે રહેલા ઘણા ડિસ્પ્લેમાંથી એક સામાન્ય ડિસ્પ્લે છે તેથી અલબત્ત LCD પેનલના કલર LCD અને તેના જેવા ઘણા એડવાન્સ વર્ઝન છે તેથી માત્ર એક જ વસ્તુ જે અલગ હશે તે મૂળભૂત રીતે કેટલીક વધુ સિલેક્ટ લાઇન્સ અને કેટલાક વધુ કમાન્ડ્સ છે તેથી કોઈ ચોક્કસ ડિસ્પ્લે માટે તમારે જે જોવાની જરૂર છે તે એ છે કે આ વધારાના કમાન્ડ્સ શું છે અને તે કયા ક્રમમાં એક્ટીવ થવાના છે અન્યથા ઈન્ટરફેસ એ જ રહે છે કોઈ પણ માઇક્રોકન્ટ્રોલર અથવા માઇક્રોપ્રોસેસર સાથે ઈન્ટરફેસ સમાન જ રહે છે માત્ર તમે જે કમાન્ડ મોકલી રહ્યા છો તેનો ક્રમ અને તમે જે ડેટા મૂકી રહ્યા છો તે બદલાશે તો આ રીતે તમે માઇક્રોપ્રોસેસર અને માઇક્રોકંટ્રોલર સાથે સંખ્યાબંધ ઉપકરણોને કનેક્ટ કરી શકો છો